હેલો અને હિપ એક્સપ્લોઈટના આ વ્યાખ્યાન સ્વાગત છે અગાઉના લેક્ચરમાં આપણે કેવી રીતે ptmalloc હિપ મેમરી વ્યવસ્થા કરે છે તે વિશે જોયું હતું આ વ્યાખ્યાનમાં આપણે આ મેનેજમેન્ટને કારણે થતી નબળાઈઓ પર ધ્યાન આપીશું અને આપણે એક વિશેષ એક્સપ્લોઈટ પણ જોશું અને તે કેવી રીતે કાર્ય કરે છે તે જોશું તેથી પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે મેલોક વિવિધ બીન્સનો ઉપયોગ કેવી રીતે કરે છે ત્યાં સુધી જોયું અને આ વિવિધ બીન્સ કેવી રીતે લિંક્સ લિસ્ટ હેડરો અને આ લિન્ક લિસ્ટને સિંગલી અથવા ડબલિ લિન્ક થયેલ લિસ્ટ બનાવવા માટે થાય છે તે જોયું જ્યારે પણ વિનંતી આવે ત્યારે મેમરીના ભાગમાં રહેવા માટે પછી malloc આ લિંક્ડ લિસ્ટની તપાસ કરશે અને વિનંતી કરેલી મેમરીની માત્રાના આધારે તે વિનંતીને મેમરીનો એક ભાગ ફાળવશે હવે આજે આપણે ફ્રી ફંક્શન્સ સાથે લેક્ચર શરૂ કરીશું જ્યારે ફ્રી ફંક્શનને બોલાવવામાં આવે ત્યારે શું થઈ શકે છે તમે જાણો છો કે ફ્રી ફંક્શન પોઇન્ટર લેશે આંતરિક રીતે ptmalloc ભાગને મુક્ત કરશે અને ફાળવેલ ભાગ હવે એક ફ્રી ભાગ બની જશે તો ચાલો ફ્રી વિશેની વિગતો જોઈએ તો ચાલો આપણે કહીએ કે આ આપનું હિપ છે અને આપણે જાણીએ છીએ કે હિપમાં વિવિધ હિસ્સાઓનો સમાવેશ થાય છે તેથી આ વિવિધ ભાગો જે હાજર છે અને ચાલો હવે કહીએ કે આપણે ઇચ્છીએ છીએ કે કોઈ પોઇન્ટરને આપણે ફ્રી કરવું છે તેથી આપણે અગાઉના વ્યાખ્યાનમાં જોયું છે પણ આ નિર્દેશક હિપમાં ફાળવવામાં આવેલા ભાગ તરફ ધ્યાન દોરશે તેથી આ ફાળવવામાં આવેલા ભાગમાં તે વાસ્તવિક ડેટાનો સમાવેશ થાય છે જે તે ક્ષેત્રને અનુરૂપ છે અને કેટલાક મેટાડેટા પણ હાજર છે પ્રારંભિક પોઇન્ટર પી આર પહેલા ચાર બાઇટ્સ અને આઠ બાઇટ્સ તેથી આ આકૃતિનો વિચાર કરો જે હિપનો એક ભાગ બતાવે છે કારણ કે આપણે જાણીએ છીએ કે હિપ ખરેખર વિવિધ ભાગમાં વહેંચાયેલ છે જે કાં તો ફાળવવામાં આવે છે અથવા મુક્ત કરવામાં આવે છે ચાલો હવે આપણે આ ફ્રી નિર્દેશક નેધ્યાનમાં લઈએ જેથી તમને ખબર હોય કે નિર્દેશક મેમરીનો એક ભાગ હશે હિપમાંથી કેટલાક ક્ષેત્રોમાં તે પોઇન્ટરને લગતા ડેટા હશે અને અન્ય ક્ષેત્રોમાં કેટલાક મેટાડેટા હશે જે કદ અને ભાગના પ્રકારને અનુરૂપ હશે તેથી જ્યારે પોઇન્ટર ફ્રીકરવામાં આવે છે ત્યારે પ્રથમ બાબત એ થશે કે ptmalloc ફ્રી કોડ ના ભાગને 0 કરશે જેથી તમે અગાઉના વ્યાખ્યાન પાસેથી હોઈ શકે છે કારણ કે ભાગ માપ મેટાડેટા હાજર તેથી આ મેટાડેટા 0 બીટ પર સેટ કરેલા પી બીટ 0 પર સેટ કરેલા છે તેથી પી બીટ આ હિપ ભાગને અનુરૂપ છે જે હિપમાં હાજર છે અને તમે પાછલા વ્યાખ્યાનમાંથી રીપીટ કરી શકો છો કે પી બીટ સ્ટોર્સ શું કરે છે તેથી અહીં જે બનશે તે એ છે કે આ નિર્દેશકના આધારે પીટીમોલોક કોડ તે સ્થાન મેળવશે જ્યાં પી હાજર છે અને પીના 0 નું તે મૂલ્ય સુયોજિત કરે છે જે દર્શાવે છે કે આ ભાગ મુક્ત છે કેટલાક બિન માટે જોડાણ શક્ય છે જેથી જોડાણનો અર્થ એ છે કે ptmalloc ફ્રી કોડ દરમિયાન વિવિધ અડીને આવેલા મેમરી હિસ્સા જોડાઇ શકે છે ઉદાહરણ તરીકે માનોકે અગાઉના ભાગ અહીં ખરેખર જે મેમરી હતી તે ફ્રી હતી તેમજ આ ભાગ ફ્રી છે આવા કિસ્સામાં ptmalloc આ અડીને આવેલ હિસ્સાને એકરૂપ કરી દેશે અને ઘણી મોટી ફ્રી મેમરી રચે છે તેથી આ રીતે ફ્રેગમેન્ટેશનને ઘટાડી શકાય છે આ વિશાળ ફ્રી ભાગનો સંભવત હવે ઘણી વધુ મેલોક વિનંતીઓને સેવા આપવા માટે ઉપયોગમાં લઈ શકાય છે તેથી આ જોડાણ પર્ફોર્મ કરવામાં પણ નાનો ઓવરહેડ હોય છે જે અત્યારની જ્ગ્યાએ થી કાઢી ને આકદ પર આધાર રાખીને યોગ્ય બિન મોટા ભાગમાં મૂકવાનો ઓવરહેડ છે તેથી આ ફ્રી ફંક્શન કોલ દરમિયાન મેલોક ફંક્શન એક મહત્વપૂર્ણ અનલિંક ફંક્શન કોલ કરે છે જે તેની ભૂમિકા ભજવે છે આપણે અનલિંક ફંક્શન પછી જોશું તેથી અનલિંક કાર્ય જ્યાં તમારી પાસે malloc અથવા free ઓપરેશન દરમ્યાન ડબલ લિન્ક લિસ્ટ હોય છે જ્યારે તમે જોડાણ દરમિયાન અથવા malloc દરમિયાન લિન્ક લિસ્ટ દૂર કરવા માંગો ત્યારે તમે ખરેખર કોઈ મેમરીના આ ભાગને ફાળવવા માંગતા હો ત્યારે તમારે મેલોક વિનંતીને આ હાજર પોઇંટરોને સમાયોજિત કરવો પડશે તેથી આવશ્યક રૂપે ફોરવર્ડ પોઇન્ટર અને પાછળનો પોઇન્ટર યોગ્ય રીતે સુધારવો જોઈએ ઉદાહરણ તરીકે આપણે આ વિશિષ્ટ ભાગને ફાળવવા માંગીએ છીએ પછી આપણે સુનિશ્ચિત કરીએ છીએ કે પાછલા નોડ અથવા પાછલા ભાગોને આગળના ભાગ આગળના નિર્દેશક તરફ સમાન નિર્દેશ કરે છે તે જ રીતે આગળના ભાગોને પાછલા તક નિર્દેશક તરફ નિર્દેશ કરે છે હવે ચાલો આ નાનો પ્રોગ્રામ જોઈએ અને જોઈએ કે ખરેખર શું ખોટું થઈ શકે છે તેથી આ ખાસ પ્રોગ્રામમાં આપણે શું કર્યું છે આપણે બે મેમરી પ્રદેશો માટે malloc કર્યું તે દરેક 10 બાઇટ્સનો પ્રદેશ છે અને તેમને પોઇન્ટર a અને b અનુક્રમે ફાળવવામાં આવ્યા પછી આપણે a ને ફ્રી કર્યો b ને ફ્રી કર્યો અને પછી આપણે એક ફરી વખત a ને ફ્રી કર્યો જેથી કરીને નોંધ રાખો કે a ને બે વાર મુક્ત કરવામાં આવે છે તેથી આમાં નોંધ્યું છે કે તમારું કમ્પાઇલર ફ્રી a બે વાર બોલાવ્યું છે તે નક્કી કરવામાં સમર્થ હશે નહીં બીજું તમે એ પણ નોંધ્યું છે કે ptmalloc2 એ નક્કી કરી શકશે નહીં કે મેમરીનો ભાગ a બે વાર મુક્ત થાય છે હવે ચાલો જોઈએ કે જ્યારે આ પ્રકારનો પ્રોગ્રામ અમલમાં આવે છે ત્યારે આંતરિક રીતે શું થાય છે આપણે જાણીએ છીએ કે જ્યારે ફ્રીકોલ થાય છે ત્યારે મેમરીનો ફ્રી હિસ્સો લિન્ક લિસ્ટમાં ઉમેરવામાં આવે છે જ્યારે ફ્રી બી બોલાવવામાં આવે છે ત્યારે તમારી પાસે મેમરીનો બીજો ભાગ ઉમેરવામાં આવશે લિંક્ડ લિસ્ટ હવે લિન્ક લિસ્ટ પોઇંટરો યોગ્ય રીતે વ્યવસ્થિત થાય છે જેથી a ના આગળના પોઇન્ટર b ને અનુલક્ષીને અને b ના પાછલા પોઇન્ટર a ને અનુલક્ષે છે હવે ત્રીજે સ્થાને જ્યારે તમે ફરી ફ્રી a કરો ત્યારે આવા કિસ્સામાં પેટ્માલોક એ ઓળખી શકતું નથી કે બીજી વખત ફ્રી કરવામાં આવે છે તે લિન્કલિસ્ટમાં ખાલી ત્રીજા નોડ ઉમેરશે તેથી નોંધ લો કે લિંક કરેલી લિસ્ટમાં વર્ચ્યુઅલ રીતે ત્રણ તત્વો છે એ બી અને એ હવે અહીં શું થઈ રહ્યું છે આ બે સ્થાનો છે જે ભાગ એક આ a ને અનુલક્ષેછે અને આ b ને અનુલક્ષે છે અને આ ભાગ ફરીથી a છે ફ્રી બીજા સમય માટે તેથી આ બેહકીકતમાં સમાન મેમરી સ્થાન છે હવે પ્રોગ્રામમાં નાના ફેરફારને ધ્યાનમાં લો જ્યાં આપણે બીજો મેલોક 10 બાઇટ્સનો બોલાવીએ છીએ અને જોવા માટે પોઇન્ટર ફાળવીએ છીએ હવે આપણે જાણીએ છીએ કે મેલોક શું કરશે તે તે છે કે તે લિન્ક લિસ્ટમાં તપાસ કરશે અને તે ઉપલબ્ધ ભાગોને પસંદ કરશે તેથી આ કિસ્સામાં તે ખરેખર પ્રથમ ભાગ પસંદ કરશે જે aનો છે અને આ રીતે તમે શું જોશો અને જેની અપેક્ષા રાખવામાં આવે છે તે એ છે કે સી એ aના સમાન મેમરી જથ્થા પર નિર્દેશ કરે છે તેથી તે બંને તેમનામાં સમાન મૂલ્ય ધરાવે છે એ અને c વચ્ચેનો તફાવત એ છે કે a ફ્રી છે અને તે લિન્ક લિસ્ટમાં હાજર છે અને સી ફાળવવામાં આવે છે અને તે ફાળવેલ ભાગ છે તો તેથી અહીં આપણી પાસે જે છે તે છે કે વર્ચ્યુઅલ રીતે આપણી પાસે એક ભાગ છે જે ફ્રી તરીકે રુપરેખાંકિત છે અને તે જ ભાગ પેટમલોક દ્વારા સી ને ફાળવવામાં આવ્યો છે હવે જો આપણે ફાળવેલ ભાગ અને મુક્ત થયેલ ભાગ વચ્ચેનો તફાવત જોઈએ તો આપણે નીચે આપેલને જોઈએ છીએ આ જેમ ફાળવવામાં ભાગ દેખાવ કંઈક તમે મેટાડેટા અહીં અગાઉના અને કદ અને એનજેવી વિવિધ બીટ્સ અનુરૂપ હોય મીટર અને પીઅને તમે ડેટા જે અહીં હાજર છે જ્યારે ફ્રી પહેલાં મેટાડેટાની ભાગ સમાવેશ થાય છે પહેલાનો ભાગ અને કદ અને વિવિધ ફ્લેગ પરંતુ અગત્યનું આપણી પાસે ફોરવર્ડ પોઇન્ટર અને પાછળનો પોઇન્ટર ફ્રી ભાગમાં હાજર છે આપણે જાણીએ છીએ કે આ ફોરવર્ડ અને બેક પોઇન્ટરનો ઉપયોગ લિન્ક લિસ્ટના સંચાલન માટે થાય છે હવે જો આપણી પાસે આ cdeadbeef અને c4 deadbeef જેવા નિવેદનો આપી તો શું થશે તેથી આ ડેટા આ સ્થળો પર લખવામાં આવે છે નોંધ કે C અને a સમાન સ્થાન છે સી અને a તે જ મેમરી ભાગ તરફ ઇશારો કરી રહ્યા છે તેથી આપણે c અને c4 જેવી કામગીરી કરી ત્યારે તમે શું કરી રહ્યા છો કે આગળના પોઇન્ટરમાં ફેરફાર કરો છો અને બેક પોઇન્ટર આવશ્યકરૂપે જ્યારે આપણે આને લિંક્ડ લિસ્ટના પરિપ્રેક્ષ્યથી જોઈએ છીએ ત્યારે તમે શું જોશો તે એ છે કે આપણે લિંક્ડ લિસ્ટના નિર્દેશકોને સંશોધિત કરી રહ્યા છીએ તેથી c અને c4 ની કિંમતોને યોગ્ય રીતે સેટ કરીને આપણે આ આગળ અને પાછળના પોઇંટર્સને સંશોધિત કરી શકીએ છીએ અને આપણે કોડને પેલોડને બીજા શબ્દોમાં ચલાવવા માટે દબાણ કરી શકીએ છીએ હવે આપણે આવા કોડનું નાનું ઉદાહરણ લઈશું આ વિશેષ ઉદાહરણ અહીં ખૂબ નાનો કોડ છે જે બતાવે છે કે કોઈ કેવી રીતે ડબલ ફ્રીનું એક્સપ્લોઈટ કરી શકે છે તો ચાલો આપણે ધારીએ કે આપણી પાસે પેલોડ છે જે અહીં હાજર છે અને આ પેલોડ જેમકે આપણે જોયું છે કે કેટલાક હેક્સાડેસિમલ કોડનો સમાવેશ થાય છે જે પ્રોસેસર દ્વારા અર્થઘટન કરી શકાય છે અને એક્ઝેક્યુટ કરશે આ પેલોડમાં આપણી પાસે શેલ કોડ જેવી વિવિધ વસ્તુઓ હોઈ શકે છે અથવા કોઈપણ અન્ય દૂષિત કોડ કે જે આપણે તે સિસ્ટમમાં ચલાવવા માંગીએ છીએ તો ચાલો જોઈએ કે કેવી રીતે ડબલ ફ્રી એક્ઝેક્યુશનને પલટાવા માટે ઉપયોગ શકે છે અને આ પેલોડને ચલાવવા માટે દબાણ કરી શકે છે ચાલો ધારીએ કે આપની પાસે કોઈ પ્રોગ્રામ છે જે આના જેવો દેખાય છે તો અહીં આપણી પાસે જે છે તે છે કે આપણી પાસે a અને b છે જે બે મેમરી ટુકડાઓ દ્વારા નિર્દેશ કરે છે જે દરેક 10 બાઇટ્સનો હોય છે અને પછી આપણે પહેલા જે કરીએ છીએ તે આ છે તે કેટલાક મનસ્વી કાર્ય છે જે આપણા માટે મહત્વના નથી આપણી પાસે ડબલ ફ્રી છે જેવું આપણે પહેલાં જોયું છે તે ફ્રી a છે ત્યારબાદ ફ્રી બી અને ત્યારબાદ ફ્રી એ છે અને પછી આપણી પાસે સી બરાબર મેલોક ૧૦ છે આપણે અગાઉની સ્લાઇડમાં ઉદાહરણ તરીકે જોયું છે આ સી અને એ પોઇંટર્સ હશે જે સમાન મેમરી ભાગને નિર્દેશ કરે છે a એ ફ્રી મેમરી છે અને તે લિંક્સ લિસ્ટ મેનેજમેન્ટને અનુરૂપ ફોરવર્ડ અને બેક પોઇંટર્સ ધરાવે છે સી એ ફાળવેલ ભાગ છે તેથી એકવાર જ્યારે ભાગ ફાળવવામાં આવે છે આપણે પછી ડેટાને સંશોધિત કરી શકીએ છીએ તેમાં હાજર છે અહીં આપણે હમણાં જ કોડને હાર્ડકોડેડ કર્યો છે પરંતુ ખરેખર તમે સ્કેનફ અથવા નેટવર્ક પેકેટ અથવા તમે સીના સમાવિષ્ટોને સંશોધિત કરી શકો છો તેવી વસ્તુઓનો ઉપયોગ કરીને આ કરી શકો છો આપણે તેમાં જે સુધારો કરીએ છીએ તે માટે GOT એન્ટ્રી માઇનસ 12 fun1 છે તેથી GOT એન્ટ્રીનો અર્થ શું છે તે શોધવા માટે કૃપા કરીને ASLR લેક્ચર્સનો સંદર્ભ લો અને c 4 પેલોડનું સરનામું છે હવે આપણે શું કેટલાક malloc છે આપણે અહીં fun1 ને ઇનવોક કર્યું તેથી નોંધ લો કે GOT એન્ટ્રી એ fun1 ના સરનામાં નક્કી કરવા માટે ઉપયોગ થાય છે હવે જો આપણે કોઈક રીતે GOT એન્ટ્રી બદલવાનું સંચાલિત કરીશું તો fun1ને જ્યારે સૂચનોને બદલી શકશે fun1 એક્સપ્લોઈટમાં એક્ઝેક્યુટ કરવામાં આવે છે તે તે છે કે આપણે એન્ટ્રી બદલવા જઈ રહ્યા છીએ GOT એન્ટ્રી fun1 પર જઈશું અને તેને પેલોડ સાથે બદલીને તેથી આપણે જોશું કે જ્યારે fun1 અવલોકન અહીં બોલાવવામાં આવે છે તે પેલોડ હશે જે એક્ઝેક્યુટ થાય છે અને તેથી આપણે એક્ઝેક્યુશન પ્રાપ્ત કરવા માટે સક્ષમ છીએ તેથી આપણે આ બિંદુથી પ્રારંભ કરીશું અને આપણે અહીં જે જોઈએ છીએ તે છે કે આપણી પાસે આ ડબલ લિંક્ડ લિસ્ટ છે જેમાં 3 એન્ટ્રી એ બી અને એ છે પરંતુ મહત્વપૂર્ણ છે કે આ એ અને આ એ સમાન છે તે બંને ખરેખર સમાન સ્થાન છે તેથી જ્યારે આપણેકરીએ છીએ llલocક ફરીથી 10 નો મઅને આપણે જે પ્રાપ્ત કરીએ છીએ તે જોવા માટે તે નિર્દેશકને સોંપીએ છીએ કે લિન્ક થયેલ લિસ્ટ હવે 2 ને ઘટાડે છે અને આપણી પાસે જે મુક્ત છે અને c જે પણ ફાળવવામાં આવેલ છે અને તે બંને સમાન મેમરી ભાગ તરફ નિર્દેશ કરે છે તેથી હવે આપણે સી 0 અને સી 4 માટે કેટલાક GOT એન્ટ્રી માઈનસ 12 પર ફન 1સેટ કરી લિંક્સ અને પેલોડ શરૂ કરી રહ્યાં છીએ તેથી આપણે હવે આ વિશિષ્ટ લિસ્ટને તોડી રહ્યા છીએ આ ફોરવર્ડ પોઇંટર છે તે જોવા માટે આપણે જી એન્ટ્રી જોઈશું અને જ્યાં પાછળનો પોઇન્ટર છે કે આપણે પેઈલોડને ત્યાં મૂકી દીધું છે હવે જ્યારે malloc થાય ત્યારે શું થઈ શકે છે હવે જ્યારે malloc ફરી થશે જે પાછા નિર્દેશક પેલોડ હાજર GOT ની એન્ટ્રી 12 છે આમ જ્યારે fun1 બોલાવી ત્યારે તે પ્રથમ ગોટ પ્રવેશ અપ દેખાશે પરંતુ તેના બદલે સરનામા વાસ્તવિક મૂલ્ય fun1 સંશોધિત સરનામા જે વાસ્તવમાં આમ પેલોડ તરફ ઇશારો છે જ્યારે fun1 ચલાવે તે આ પેલોડ ચલાવવામાં આવશે કે હશે આમ આપણે અમલ વિધ્વંસની આરે લાવીને ઉભું અને તેનો ઉપયોગ પેલોડ ચલાવવા માટે થઇ શકે છે હવે આ તમે વિશે વિચારો માટે કંઈક છે તેથી અહીં ઉપર આપણે એક પ્રોગ્રામ છે કે જે અનેકધરાવે છે malloc અને આપણા માટે મહત્વનું મુક્તઆ કાર્યછે my malicious function જે પોઇન્ટર ઈ વધુ લે તમે શું વિચારો જરૂરવિશે તે નિર્ધારિત કરવું છે કે તમે આ my malicious function કેવી રીતે લખો છો જેથી જ્યારે પ્રિંટફ અહીં બોલાવવામાં આવે ત્યારે આ ગુપ્ત સંદેશ પ્રાપ્ત થાય છે જે સ્ક્રીન પર છાપવામાં આવે છે તેથી આ સોલ્યુશન વિશે વિચાર કરવા માટે તમારે એ વિચારવું જ જોઇએ કે વિવિધ લિસ્ટ કેવી રીતે સંચાલિત થાય છે અને તે પછી તમારા માટે ખરેખર આ માટે કોઈ સોલ્યુશન તેથી ડબલ ફ્રી એ મમાટે હુમલોનો એક પ્રકાર છે મેલોક ત્યાં thereહિપના ઓવરફ્લોઝ apહિપના સ્પ્રેપછી ઉપયોગ જેવા અન્ય ઘણા સ્વરૂપો છે ફ્રી અને અન્ય મેટાડેટાના એક્સપ્લોઈટ પરંતુ તેમાંના મોટાભાગના તેનું પાલન કરે છે ત્યાં સમાન પ્રકારનો સિદ્ધાંત ફ્રી ભાગો અને ફાળવવામાં આવેલા ભાગો માટે વાપરવા આવે છે જેથી પેલોડ એક્ઝેક્યુટ થાય આમાંના ઘણા હુમલાઓ પર હિપના અન્ય સ્થળોએથી માહિતી બહાર આવવાની રીત પણ બહાર આવે છે આ સાથે આપણે ખરેખર આ વિશિષ્ટ વ્યાખ્યાનને સમાપ્ત કરીશું તેથી હિપ કેવી રીતે સંચાલિત થાય છે અને તમે પ્રોગ્રામમાં નબળાઈઓનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તે વિશે આપણે આ છેલ્લા બે પ્રવચનોમાં જોયું હતું જેમ કે ડબલ ફ્રી હિપનો એક્સપ્લોઈટ કરવા માટેનો ઉપયોગ જોયો આભાર